તેથી આપણાં ફાઇનાઇટ માં ફાઇનાઇટ ડિફરન્સ દ્વારા બદલવામાં આવ્યા છે તેથી જો તમે તમારા સમીકરણો 1 2 અને 3 પર નજર નાખો તો આપણે જમણી બાજુ એ કામ કર્યું છે આગળની વસ્તુ જે બાકી છે તે છે વિદ્યાર્થી ડાબી બાજુ તરફ ડાબી બાજુ બરાબર છે તેથી ચાલો આગળ વધીએ આપણે ટાઇમ સ્ટેપિંગ શું હતા આ ત્રણ વેરિએબલ લાઈનો છે ત્યાં E હોવું જોઈએ

તેથી બાઉન્ડ્રી માટે તેની ખૂબ જ સામાન્ય પસંદગી નીચે મુજબ છે તેથી તમે પહેલાથી જ તમારું કરી શકો છો કારણ કે આ તમારા માટે છે તો અહીં કેન્દ્રમાં છે અને તમારે ને ક્યાં મૂકવું જોઈએ આપણે તેને સેલ છે જેનો આપણે જરૂર પડે ત્યારે ઉલ્લેખ કરીશું હવે ચાલો આપણે ટાઈમ સ્ટેપિંગ પાર્ટ પર પાછા જઈએ તેથી ટાઇમ સ્ટેપિંગમાં હંમેશા આપણે શું કરીશું તે આ ટાઈમના ડેરિવેટિવને ફાઇનાઇટ ડિફરન્સ સાથે બદલીશું આપણી પાસે ટાઈમ માટે શું નોટેશન તરીકે મૂકીએ છીએ તે તરીકે લખવામાં આવ્યું હતું તેથી આ આપણો ટાઈમ ઇંડેક્સ અને ટાઈમને અલગ કરી રહ્યા છીએ જેથી જેમ સ્ટેન્સિલ માં એક છે ત્યાં પણ એક બનશે તે તેથી એ પ્રશ્ન કરી શકાય કે શું મારે વેરિએબલ ને અપડેટ કરવા જોઈએ તે સમાન માટે અથવા કેટલીક સ્ટેરિંગ તેની જગ્યા એ કરી શકાય તેથી આપણે જોશું કે સમાન લોજીક પર સ્ટેગર કરીશું અહી તેનો મતલબ છે એ અહી તેનો મતલબ છે તેથી જો તેને લખવામાં આવે તો તેથી ચાલો મેક્સવેલ ના બંને સમીકરણોને લઈએ અને લખવાની કોશિશ કરીએ ત્યાં તેથી ખુબજ ઝડપથી

તેથી ચાલો આપણે પહેલું સમીકરણ લઈએ તેથી એ આપણું પહેલું સમીકરણ છે અને એ આપણું બીજું સમીકરણ છે તેથી એ પણ સમાન જ એઝંપ્શન આપશે કે જે મીડિયમ છે

હવે ધારો કે હું ઇવેલ્યુએટ માટે ને સ્પેસ હશે કરવું અથવા કરવું બાદમાં માટે હવે પછીનું ઇવેલ્યુએશન માટે શું હશે હશે તો જ્યારે હું ત્યાં જોઈશ ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રીક ફિલ્ડ પર જો ડેરિવેટિવ જોઈએ તો E એ અથવા અથવા થી લોજિકમાં અલગ હોવું જોઈએ જે હું અહી લાગુ કરવા માંગુ છુ તેથી ચાલો કહીએ કે E ને ઇંટીજર તો તેથી હું હમણાં જ વેક્ટર નું મૂલ્યાંકન કયા ટાઈમે થવું જોઈતું હતું તે n હોવું જોઈએ તેથી હું પૂછું છું કે મારે અહીં એક્સ્પોનેંટ તરફ જોયું ત્યારે ત્યાં શું લોજિકલ હતું અને મને જે મળ્યું એટલે કે કે જે તેનું એવરેજ હતું અને તેની જેમ જ અહી ડાબી તરફ પણ મારી પાસે અને છે તો n 12 માટે કોઈ સારું એપ્રોક્સીમેશન હું હશે

હવે જે બાકી રહેશે તે સરળ હશે અને હવે બીજું સમીકરણ કયું લાગુ પડશે તેથી સ્પેસ માં તો હવે ચાલો આપણે અહીં એક સમીકરણ ફરીથી લખીએ તો બધા ટાઈમના ઇંડાઇસીસ ની દ્રષ્ટિએ અહીં સમીકરણ એકમાં ફ્યુચરનો સૌથી વધુ ટાઈમનો ઇન્ડેક્સ કયો છે n ખરું એ આ સમીકરણમાં જો હું સૌથી દૂરનું વિચારું તો ઠીક ત્યારે તેથી હું એમ કહીને શરૂ કરું છું કે અહીં આ લાઇન છે અહીં આપણે જ્યારે કહીએ કે E નું મૂલ્યાંકન ઇંટીજર સમયે કરવામાં આવે છે ત્યારે ગર્ડ્સ એક પસંદગી છે હું કહી શકું કે E નું મૂલ્યાંકન હાફ ઇંટીજર ટાઈમના ઉદાહરણ પર છે એકવાર હું ફિક્સ કરું છું કે જ્યાં E નું મૂલ્યાંકન થાય છે તો H આપોઆપ અહાફ ગ્રીડ કરવા માંગતા હોવ તો પસંદગી તમારા પર છે પરંતુ એકવાર તમે એકને ફિક્સ કરો પછી બાકીનું બધું ફિક્સ્ડ પ્રશ્ન થાય છે વિદ્યાર્થી હા તે જ છે જે મેં કહ્યું તે મારી પસંદગી છે તે ફિઝીક્સ રહેવું પડશે તેથી હું એમ કહી શક્યો હોત કે પછી મને કરવાની ફરજ પડી છે છેલ્લે યાદ રાખો કે ડીસ્ક્રીટાઇઝેશન કોઈ ફરક પડશે નહીં તો ચાલો હવે આ બે સમીકરણો તરફ ધ્યાન આપીએ જે મેં અહીં લખ્યું છે તેથી FDTDમાં મૂળભૂત સિદ્ધાંતો પૈકી એક એ છે કે એકવાર હું આ ગ્રિડ બનાવી લઉં ત્યારે હું સ્પેસ કહીએ તેથી જો માટે મને અહીં એક વધુ પોઈન્ટ દોરવા દો તો આ ઠીક રહેશે આ ટાઈમ જેમ પ્રોગ્રેસિવ છે તેથી ઉદાહરણ તરીકે હું આને તેની એક્રોસમાં દોરીશ જે હશે અને પછી આ વ્યક્તિ થશે હવે આપણે આ બે સમીકરણો જોઈએ જેથી આ સમીકરણ 3 અને સમીકરણ 4 તેથી સમીકરણ 3 મને શું કહે છે ચાલો આપણે આ તરફ ખૂબ ધ્યાન આપીએ ધારો કે હું ભૂતકાળમાં બધું જાણું છું અને હું ઇલેક્ટ્રિક ફિલ્ડના કરંટના મૂલ્યનું મૂલ્યાંકન કરવા માંગુ છું તેથી ભૂતકાળનો અર્થ આ સમીકરણની જમણી તરફ છે તેનો અર્થ છે કે હું ને જાણું છું કે હું ને જાણું છું તેથી નું મૂલ્યાંકન કરવા માટે મારે શું જોઈએ છે તેથી હું તેને આ રીતે દોરી શકું છું કે આ વેલ્યૂ અહીં જાય છે અને તેથી આ વેલ્યૂ બરાબર છે ચાલો આપણે તેને વાસ્તવમાં અહીં આ રીતે નીચે દોરીએ હવે આપણે સમીકરણ 4 પર જઈએ સમીકરણ 4 મને શું કહે છે સમીકરણ 4 એ H n પ્લસ હાફ વિશે વાત કરી રહ્યું છે તેથી તમે આનો વિચાર કરી શકો છો કારણ કે આ સમાન સાઇન એ પાસ્ટથી પ્રેઝેંટને ડિવાઈડ કરવાનો પ્રકાર છે તેથી જમણી બાજુએ કયા ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર છે વિદ્યાર્થી n ત્યાં n મેગ્નેટિક ફિલ્ડ વિદ્યાર્થી n 12 n 12 જો હું અહીં હું એરો ડ્રો કરું તો હું તમને શું બતાવીશ ઉદાહરણ તરીકે આ વ્યક્તિ અહીં જાય છે અને આ વ્યક્તિ અહીં જાય છે તેથી હું ફક્ત ગ્રાફિકલી પાસ્ટમાં મેગ્નેટિક ફિલ્ડ પણ જાણવાની જરૂર છે તેથી આ રીતે આકૃતિ દોરવામાં આવી છે તે દેડકા જેવું દેખાય છે જે કોઈક રીતે કૂદી રહ્યો છે તેથી જ આ યોજનાને લીપફ્રોગ જે મેં તમને બતાવ્યું છે તે આપણે ટોપનું વ્યૂ જોઈ રહ્યા છીએ પરંતુ હવે જો હું ટાઈમની એક્સિસની કલ્પના કરવા માંગતો હોઉં તો હું શું કરી શકું હું તેને z એક્સિસ પર ખસેડી શકું તેથી એક સામાન્ય વસ્તુ જે આપણે અહીં સમજીએ છીએ તે છે કે તમે z એક્સિસ પર ટાઈમ આપો છો તમે તેને કોલ કરો અને તમે ચાલો શા માટે આપણે આ x ને કોલ કરીશું આ તમારા Yee સેલને અમુક ટાઈમ ઇંસ્ટંટ એ છે આ તમારા હોઈ શકે છે તેથી તે આ રીતે ચાલે છે અને તેથી આ FDTD સ્કીમ શું છે તે આ અપડેટ સમીકરણોનો ઉપયોગ ફિલ્ડના સ્ટેપ અને સ્પેસ સ્ટેપ માટે કરે છે